Computational Electromagnetics બરાબર છે તેથી અમે તેના પર બરાબર આવી રહ્યા છીએ તેથી પ્રશ્ન એ છે કે જ્યારે તમે પલ્સ પર ઇન્ટીગ્રેટ કરો છો ત્યારે શું થાય છે જ્યાં બેસેલનું ફંકશન 0 જમણી તરફ જાય છે તેથી આ મારું છે અને સામાન્ય રીતે આ અહીં કોઈ મુદ્દો હોઈ શકે છે જે ઠીક છે તેથી તમે જાણો છો કે 2 કેસ શક્ય છે તેથી હું કહી શકું છું કે તે n મી પલ્સ સાથે સંબંધિત નથી અને તે n મી પલ્સ સાથે સંબંધિત છે જો તમે ખૂબ જ સરળ રીતે ઇચ્છતા હોવ તો તમે કહી શકો છો અને mn આ 2 કિસ્સાઓ છે જેના વિશે આપણે ચિંતા કરવાની જરૂર છે તેથી પ્રથમ કેસ જે તમને લાગે છે કે તે એક ફાઇનાઇટ સંકલન છે અને ઇન્ટીગ્રેટ કરવામાં આવી રહ્યું છે તેમાં કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં તેથી આપણે કવોદ્રેચર નિયમો અથવા ગમે તે પણ કરી શકીએ છીએ બીજો ટર્મ એ છે કે જ્યાં સંભવિત સિંગયુંલારીટી સંભવિત છે જે અહીં કીવર્ડ છે સાહજિક રીતે શું તમને લાગે છે કે આ એક સમસ્યા હશે જે છે શું હું g અથવા ને ઇન્ટીગ્રેટ કરી રહ્યો છું વિદ્યાર્થી g આ ઇન્ટીગ્રેટ અહીં હું g અને ને ઇન્ટીગ્રેટ કરી રહ્યો છું કે વિદ્યાર્થી g g જમણે અને g એ ખૂબ જ નાના માટેનું સ્વરૂપ છે x તે કયા સ્વરૂપનું છે 1x અથવા તેથી તે x માટે ખૂબ નાનું સ્વરૂપ છે વિદ્યાર્થી તે ઇન્ટીગ્રેટ છે તેથી તે એક ઇન્ટિગરલ સિંગયુંલારીટી છે તેથી આ કિસ્સામાં મારે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી સિંગયુંલારીટી અમુક પ્રકારનું મુખ્ય મૂલ્ય ઇન્ટિગ્રલ અને તે બધી જટિલ વસ્તુઓ જે મારી પાસે સરફેસ ના ઇન્ટિગ્રલ કેસમાં હતી સરફેસ ઇન્ટિગ્રલ કેસ યાદ રાખો કે સમસ્યા g બરાબર નથી તેથી સાહજિક રીતે આપણે જાણીએ છીએ કે આ બહુ મુશ્કેલ નથી તેથી વોલ્યુમ ઇન્ટિગ્રલ ઇકવેશન નો તે વધુ એક ફાયદો એ છે કે તમે વાસ્તવિક સિંગયુંલારીટી ને ટાળી રહ્યા છો તેથી તમારી પાસે અહીં એક ઇન્ટિગરલ સિંગયુંલારીટી છે હવે આપણે આગળ વધી શકીએ છીએ અને આ ઇન્ટીગ્રેશન કરી શકીએ છીએ અને તમે કાં તો ચતુર્ભુજ નિયમોનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ કિસ્સામાં કુદરતનો પ્રકાર આપણા માટે ઇન્ટિગ્રલ અંગ તરીકે પણ દયાળુ રહ્યો છે તો હું શું ઇન્ટીગ્રેટ કરું છું હું આ ગ્રીનના ફંક્શન ને અનિવાર્યપણે ઇન્ટીગ્રેટ કરી રહ્યો છું આ nth પલ્સ પરનો ઇન્ટિગ્રલ છે આ ઇન્ટીગ્રેશન છે જેની મારે ચિંતા કરવાની જરૂર છે હવે આ રીતે મેં દોર્યું છે આ ચોરસ બોક્સ છે ચાલો આપણે કદ b કહીએ હવે તે બહાર આવ્યું છે કે હું તમને માત્ર માહિતી આપી રહ્યો છું કે ચોરસ બોક્સ પર આ હેન્કેલ ફંક્શન નો ઇન્ટિગ્રલ ભાગ તેના માટે કોઈ બંધ વિશ્લેષણાત્મક સ્વરૂપ નથી આશ્ચર્યજનક નથી કારણ કે તે બેસેલનું ફંકશન છે જો કે જો હું વર્તુળ પર સમાન ઇન્ટિગ્રલ તા કરું તો તે તારણ આપે છે કે ઇન્ટિગરલ માટે એક બંધ વિશ્લેષણાત્મક એક્સપ્રેશન છે પરંતુ અમે તેને ચોરસમાં અલગ કરી દીધું છે અને આપણે વર્તુળનો જવાબ જાણીએ છીએ તેથી બનાવેલ અંદાજ એ જ વિસ્તારના વર્તુળ દ્વારા તમારા વર્તુળનું અનુમાનિત છે માફ કરશો તેથી તમે એક્સપ્રેશન માંથી બંધ મેળવો છો તેથી જ્યારે હું કવોદ્રેચર સંકલન કરીશ ત્યારે તમને કવોદ્રેચર ની ભૂલ નથી ત્યાં કેટલીક ભૂલ હશે હું તે ભૂલથી છુટકારો મેળવ્યો છું અને હું તેને નવી ભૂલથી બદલીશ જે વર્તુળ દ્વારા ચોરસનો અંદાજ છે તે ભૂલ દૂર થઈ જશે કારણ કે મારા વિવેકીકરણને ખૂબ જ સરસ બનાવશે તેથી તે યુક્તિ છે તમારે તે કરવાની જરૂર નથી પરંતુ અમે બંધ સ્વરૂપ એક્સપ્રેશન ઓ ધરાવીએ છીએ તે સારું છે તેથી વિસ્તાર સમાન હોવો જોઈએ તેથી b સ્ક્વેર એ pi a સ્ક્વેર બરાબર હોવું જોઈએ તેથી હું તે જ કરીશ અને એકવાર મને ખબર પડી જશે કે હું ફક્ત અંતિમ એક્સપ્રેશન લખીશ તમે હેન્ડબુક જોઈને આ ઇન્ટીગ્રેશન જાતે કરી શકો છો તેથી તેથી હું 2 એક્સપ્રેશન ઓ લખીશ તેથી પ્રથમ એક્સપ્રેશન માટે છે તો આ છે તો તમે જોશો કે સિલિન્ડરની ત્રિજ્યા બરાબર દેખાઈ રહી છે આ એક એક્સપ્રેશન છે બીજી એક્સપ્રેશન એ છે કે જ્યાં કથિત સિંગયુંલારીટી પર સિંગયુંલારીટી દેખાય છે અને એક્સપ્રેશન ફરીથી છે ત્યાં બંધ સ્વરૂપની એક્સપ્રેશન છે આ માત્ર એવી માહિતી છે કે આપણે ખરેખર જઈને બતાવી શકીએ છીએ કે આ ઇન્ટીગ્રેશન બહુ મુશ્કેલ નથી તેથી આ સરફેસ ના ઇન્ટિગ્રલ ઇકવેશન કરતાં વધુ સરળ હોવાનું બહાર આવ્યું છે કારણ કે ખરેખર ચિંતા કરવાની કોઈ સિંગયુંલારીટી નથી Rho m n એ અંતર છે ચોરસ અથવા વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર જે બરાબર છે તો તમે શું કરી રહ્યા છો અમે લઈએ છીએ અમે 1 વ્યક્તિ લઈએ છીએ ફિક્સ્ડ ઈન્ટીગ્રેટ ઓવર ઈન્ટીગ્રેટ ઓવર ઈન્ટીગ્રેટ ઓવર આ તમામ પલ્સ તેથી મને બધા 9 પરીક્ષણ પોઈન્ટ માટે 1 ઇકવેશન પુનરાવર્તિત થાય છે મને 9 ઇકવેશન 9 વેરિયેબલ મળે છે